આ કોર્સ ના ચોથા સપ્તાહ માં તમારું સ્વાગત છે આ અઠવાડિયામાં હું તમને વિવિધ માઇક્રોકન્ટ્રોલર બોર્ડ્સની ટૂર પર લઈ જઈશ અને ખાસ કરીને હું બે બોર્ડ વિશે ચર્ચા કરીશ એક STM બોર્ડ અને બીજું આર્ડિનો બોર્ડ છે અને હું તમને બતાવીશ કે તમે વિશેષ કરીને આ બે બોર્ડ નો ઉપયોગ કરીને પ્રોગ્રામ કેવી રીતે કરી શકો છો ત્યાં અન્ય ડેવલપમેન્ટ બોર્ડ પણ છે પરંતુ આ કોર્સ માં આપણે આ બે બોર્ડ ને ધ્યાન માં લઈશું અને આપણે આ બંને બોર્ડ ના આધારે પ્રયોગો અંગે ચર્ચા કરીશું આ વ્યાખ્યાનમાં આપણે આ મુદ્દાઓ વિષે વાત કરીશું હું માઇક્રોકન્ટ્રોલર બોર્ડ નો પરિચય આપીશ માઇક્રોકન્ટ્રોલર શું છે તે આપણે પહેલેથી જાણીએ છીએ હું બે બોર્ડ વિશે ચર્ચા કરીશ એક STM32F401 બોર્ડ છે અને બીજું આર્ડિનો UNO બોર્ડ છે આ કોર્સ માં આપણે જે પ્રયોગો કરીશું તે આ બંને બોર્ડના આધારે હશે ચાલો માઇક્રોકન્ટ્રોલર બોર્ડ શું છે તે વિશે હું વાત કરું આપણે તેને માઇક્રોકન્ટ્રોલર મેમરી અને અન્ય જરૂરી પેરિફેરલ IO ઘટકો ધરાવતા સ્ટેન્ડ અલોન ડેવલપમેન્ટ બોર્ડ તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ તેનો ઉપયોગ કેમ કરવામાં આવે છે તે એમ્બેડેડ ઍપ્લિકેશનોના ઝડપી ડેવલપમેન્ટ માટે વપરાય છે અને તે સામાન્ય રીતે પ્રિન્ટ કરેલા સર્કિટ બોર્ડ પર બનાવવામાં આવે છે જેને PCB કહેવામાં આવે છે જેમાં પ્રયોગ માટે જરૂરી હોય તેવા બધા ઘટકો હોય છે માઇક્રોકન્ટ્રોલર બોર્ડ નો ઉપયોગ એમ્બેડેડ ઍપ્લિકેશન ના ઝડપી ડેવલપમેન્ટ માટે થાય છે આજકાલ આપણે ઘણી બધી એમ્બેડેડ ઍપ્લિકેશનો જોઈએ છીએ જો તમે નાના ઉદાહરણ વિશે વિચારો તો ચાલો આપણે સ્મોક ડિટેક્ટર વિશે વાત કરીએ તો તે શું છે તે એક એવી સિસ્ટમ છે જે સ્મોક ને શોધી કાઢશે ભલે તે કોઈ ચોક્કસ ઓરડામાં અથવા કોઈ ચોક્કસ વિસ્તાર ની અંદર હોય તે કિસ્સામાં તમને શું જોઈએ છે તમારે વિવિધ અન્ય ઇનપુટ ઉપકરણોની જરૂર છે પરંતુ ખાસ કરીને તમારે એક માઇક્રોકન્ટ્રોલર બોર્ડની જરૂર છે જેના દ્વારા તમે સેન્સરને કનેક્ટ કરી રહ્યાં છો જે રૂમ ની અંદરની સ્મોક ની દ્રષ્ટિએ કેટલાક એનાલોગ મૂલ્યોને વાંચશે અને તે ડિજિટલ મૂલ્યમાં રૂપાંતરિત કરશે અને તે પછી આપણે રૂમની અંદર સ્મોક છે કે નહીં તે શોધવા માટે કેટલાક ઑપરેશન કરીશું તે શોધના આધારે વિવિધ વસ્તુઓ કરી શકાય છે એક વસ્તુ એ છે કે બઝર ચાલુ થઈ શકે છે અને પછી તમે ખરેખર અવાજ સાંભળી શકો છો માઇક્રોકન્ટ્રોલર બોર્ડ એટલા શક્તિશાળી છે કે તમામ ઇનપુટ આઉટપુટ પોર્ટ તેની સાથે આવે છે જેમ કે તમે સંપૂર્ણ સિસ્ટમ બનાવવા માટે ખરેખર બઝર વગેરે સેન્સર સાથે સીધા જ કનેક્ટ કરી શકો છો જ્યારે આપણે આ એમ્બેડેડ સિસ્ટમ ડેવલપમેન્ટ વિશે વાત કરીએ ત્યારે એમાં બે મુખ્ય ઘટકો સામેલ છે એક ડેવલપમેન્ટ બોર્ડ છે તે જરૂરી હાર્ડવેર છે અને બીજું ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયર્નમેન્ટ છે આપણે તેને IDE કહીએ છીએ જે સોફ્ટવૅર છે તેથી જ્યારે આપણે કોઈ સિસ્ટમ ડિઝાઇન કરવાનું વિચારીએ છીએ ત્યારે આ બે વસ્તુઓ જરૂરી છે અમને એક હાર્ડવેરની જરૂર છે જે બોર્ડ છે પરંતુ આપણે તેને કેવી રીતે પ્રોગ્રામ કરી શકીએ આપણે તેની સાથે કેટલાક સોફ્ટવૅર જોડવાની જરૂર છે જેના દ્વારા આપણે તેને પ્રોગ્રામ કરી શકીએ આપણે આ બે બોર્ડ માટે કયા પ્રકારનાં IDE નો ઉપયોગ કરીશું તે પણ તપાસ કરીશું હવે જ્યારે આપણે કોઈ સિસ્ટમ ડિઝાઇન કરવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણે હંમેશા વિચારીએ છીએ કે આપણે કયા પ્રકારનાં ડેવલપમેન્ટ બોર્ડ નો ઉપયોગ કરવો જોઈએ તે સંદર્ભ માં કયા ડેવલપમેન્ટ બોર્ડ નો ઉપયોગ કરવો તે નીચેની સુવિધાઓ પર આધારિત છે એક બસ પ્રકારનું બીજું પ્રોસેસર પ્રકાર છે આપણે કયા પ્રકારનાં પ્રોસેસરનો ઉપયોગ કરી રહ્યા છીએ મેમરી મેમરી એ એક આવશ્યક મહત્વપૂર્ણ પરિમાણ છે જે કોઈપણ ડિઝાઇન માટે જરૂરી છે કારણ કે જો તમે ખૂબ મોટા પ્રોગ્રામ ને ડમ્પ કરવા માંગો છો અને તમારી પાસે મર્યાદિત મેમરી હોય તો તમારે તે કેવી રીતે કરશો તે વિચારવાની જરૂર છે તેથી મેમરી એ એક મહત્વપૂર્ણ પરિબળ છે જ્યારે તમારે એમ્બેડેડ સિસ્ટમ વિકસાવી હોય ત્યારે તેને નક્કી કરવાની જરૂર છે પોર્ટની સંખ્યા અને તેના પ્રકાર નક્કી કરવામાં આવે છે આપણને ઇનપુટ આઉટપુટ પોર્ટની જરૂર છે આપણને એનાલોગ પોર્ટની પણ જરૂર છે આપણે તે વિશે નિર્ણય લેવાની જરૂર છે કે તે ચોક્કસ બોર્ડ અને ઓપરેટિંગ એન્વાર્યમેન્ટ માં કયા પ્રકારનાં પોર્ટ છે કેટલાક ડેવલપમેન્ટ બોર્ડમાં આપણે કેટલાક ઈન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાર્યમેન્ટ નો ઉપયોગ કરીએ છીએ પરંતુ કેટલાક માટે કમ્પાઇલર પહેલેથી જ ઓનલાઇન ઉપલબ્ધ છે એકમાત્ર આવશ્યકતા એ છે કે તમારી પાસે ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે કારણ કે તમે ઓનલાઇન કમ્પાઇલરનો ઉપયોગ કરી રહ્યાં છો તમારા કોડને ડેવલપમેન્ટ બોર્ડમાં કમ્પાઇલ કરવા માટે તમારે તે વિશિષ્ટ સૉફ્ટવેરની જરૂર છે આ કેટલાક સામાન્ય ડેવલપમેન્ટ બોર્ડ છે જેનો આપણે ઉપયોગ કરીશું તે છે STM32F401 ન્યુક્લિયો બોર્ડ તે ARM Cortex M4 પર આધારિત છે અને તેમાં 96KB SRAM છે તેમાં 512KB ની ફ્લેશ મેમરી 84 મેગાહર્ટઝની ક્લૉક સ્પીડ છે બીજું ખૂબ જ લોકપ્રિય બોર્ડ આર્ડિનો UNO છે જે માઇક્રોચિપ ATmega328P પર આધારિત એક ઓપન સોર્સ માઇક્રોકન્ટ્રોલર બોર્ડ છે તેમાં 2KB SRAM અને 32KB ફ્લેશ મેમરી છે તેમાં 1KB EEPROM પણ છે તેમાં 16 મેગાહર્ટઝની ક્લૉક છે જો તમે STM બોર્ડ અને આર્ડિનો UNO ની સુવિધાઓ જોશો તો તમે સ્પષ્ટપણે કહી શકો છો કે STM આર્ડિનો ની તુલનામાં ખૂબ શક્તિશાળી છે તે જે પ્રકારની મેમરી ધરાવે છે તે તમે જુઓ 2KB ની તુલનામાં 96KB મેમરી 32KB ની તુલનામાં 512KB ફ્લેશ મેમરી 16 મેગાહર્ટ્ઝની તુલનામાં 84 મેગાહર્ટ્ઝની ક્લૉક સ્પીડ હવે મારે તમને એક અગત્યની વાત પણ કહેવી જોઈએ આપણે જે ઍપ્લિકેશનો બતાવીશું તે બંને આર્ડિનો UNO બોર્ડ તેમજ STM બોર્ડનો ઉપયોગ કરીને ચલાવી શકાય છે આપણે આપણા ડેવલપમેન્ટ માટે કોઈપણ બોર્ડનો ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ જ્યારે તમે એક ખૂબ જ વિશાળ ઍપ્લિકેશન વિશે વિચારો છો કે જેને તમે બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છો જેને ઉચ્ચ મેમરીની જરૂર છે તે કિસ્સામાં STM બોર્ડને પસંદ કરવામાં આવશે હવે ત્યાં વધુ શક્તિશાળી બોર્ડ છે જેમાંથી એક Raspberry Pi 3 model B છે જેમાં ક્વૉડ કોર 1 2 ગીગાહર્ટઝ બ્રોડકોમ 64 બીટ CPU છે તેની સાથે તેમાં 1 GB RAM વાયરલેસ LAN બ્લૂટૂથ ઇથરનેટ અને USB છે તમે જોઈ શકો છો કે તેનો ઉપયોગ કમ્પ્યુટર તરીકે થઈ શકે છે તેને ઉચ્ચતમ સુવિધાઓ મળી છે જેનો ઉપયોગ સુવિધાયુક્ત ઍપ્લિકેશન ડેવલપમેન્ટ માટે થઈ શકે છે જો કે આપણે આ કોર્સમાં Raspberry Pi નો ઉપયોગ કરીશું નહીં બીજું માઇક્રોકન્ટ્રોલર બોર્ડ એ PIC માઇક્રોકન્ટ્રોલર બોર્ડ છે આ તે એક મૉડલ છે જે 16F877A છે તેના લક્ષણો આ પ્રમાણે છે તેમાં 8 થી 32KB ફ્લેશ મેમરી છે અને ક્લૉકની ઝડપ 10 થી 80 મેગાહર્ટઝ સુધી ની હોઈ શકે છે તેથી જ્યારે તમે ખૂબ જ સરળ પ્રકારની ઍપ્લિકેશન વિકસાવવાનું વિચારો છો ત્યારે તમે PIC આધારિત માઇક્રોકન્ટ્રોલર સિસ્ટમ્સનો ઉપયોગ કરવાનું વિચારી શકો છો જેમ કે મેં તમને પહેલેથી જ કહ્યું છે આ ચોક્કસ કોર્સમાં આપણે નીચેના બોર્ડનો ઉપયોગ કરીને કૉન્સેપ્ટ દર્શાવીશું પ્રથમ STM32F401 ન્યુક્લિયો બોર્ડ છે અને બીજું આર્ડિનો UNO છે હવે અન્ય બોર્ડ માટે ઇન્ટરફેસિંગ અને સોફ્ટવૅર ડેવલપમેન્ટ ની પ્રક્રિયા એકસરખી હશે આપણે ફક્ત STM બોર્ડ અને આર્ડિનો UNO વિશે ચર્ચા કરીશું જો તમે કોઈ અન્ય બોર્ડને ઇન્ટરફેસ કરવા માંગતા હો તો પ્રક્રિયા ખૂબ અલગ નહીં હોય ઓછામાં ઓછા એક કે બે બોર્ડનો ઉપયોગ કરીને કૉન્સેપ્ટ શીખવો મહત્વપૂર્ણ છે જેથી તમે મૂળભૂત પ્રક્રિયા જાણી શકો અને આ કોર્સ માટે તમે બે બોર્ડમાંથી ઓછામાં ઓછું એક ખરીદો અને પ્રયોગો કરો એવી ભારપૂર્વક ભલામણ કરવામાં આવે છે આપણે આ ચોક્કસ કોર્સમાં ઘણા બધા હેન્ડસ ઓન પ્રયોગો કરીશું તમારે એમાંથી ઓછામાં ઓછું એક બોર્ડ ખરીદવું જોઈએ અને તમારે અમારી સાથે પ્રયોગો કરવા જોઈએ હવે હું STM32F401 ન્યુક્લિયો ડેવલપમેન્ટ બોર્ડ સાથે આગળ વધું છું આ તે બોર્ડ છે જેનો આપણે ઉપયોગ કરીશું તેમાં કેટલીક ડિજિટલ પિન છે કેટલીક એનાલોગ પિન છે પાવર છે આ USB કનેક્શન છે જેના દ્વારા તમે USBપોર્ટ દ્વારા કનેક્ટ કરી શકો છો આ બોર્ડ ST માઇક્રોઇલેક્ટ્રોનિક્સ નામની કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું છે આ બોર્ડ ની અંદરનું CPU ARM Cortex M4 છે તેમાં 512KB ની પ્રોગ્રામેબલ ફ્લેશ મેમરી છે અને 96KB ની SRAM છે જેમ કે મેં તમને પહેલેથી જ કહ્યું છે કે આ USB કનેક્ટર છે અહીં USB2 0 પોર્ટ છે અહીંથી તમારા PC સાથે કનેક્ટ થવા માટે તમારે આ USB ની જરૂર છે હવે આ વિશિષ્ટ બોર્ડ ને mbed enabled કરવામાં આવ્યું છે તેથી આપણે એક વેબસાઇટ mbed org પર જઈએ છીએ હું તમને તેના માટે ચોક્કસ URL આપીશ અને આપણે ત્યાં ખરેખર કોડ લખીશું અને તે કોડ ને આ ચોક્કસ બોર્ડ માં ડમ્પ કરીશું અને પછી તમે આ IO પિન દ્વારા કનેક્ટ કરો છો અથવા તમે એનાલોગ પિન દ્વારા કનેક્ટ કરો છો તમે અન્ય ઘણી વસ્તુઓ કરી શકો છો આ વિશિષ્ટ કોર્સ માં આપણે ઓનલાઇન એમ્બેડ કમ્પાઇલરનો ઉપયોગ કર્યો છે IDEની પસંદગી ની વિશાળ શ્રેણી છે તેથી તમે ARM Keil અથવા GCC આધારિત IDE નો ઉપયોગ પણ કરી શકો છો IAR નો સમાવેશ કરીને આ બોર્ડની આકૃતિ છે ત્યાં વાદળી રંગનું બટન છે જે યુઝર બટન છે આ રી સેટ બટન છે જેનો ઉપયોગ ઉપકરણને રી સેટ કરવા માટે કરવામાં આવશે અહીં કનેક્ટર છે જેની હું વાત કરી રહી હતી ટાઈપ A થી મીની B અને ત્યાં લાલલીલી LED છે જ્યારે પણ તમે આ USB દ્વારા કોઈ કોડ ડમ્પ કરશો તમે જોશો કે આ લાલલીલી LED ગ્લો કરશે આ આર્ડિનો કનેક્ટર્સ છે અને ત્યાં બીજા ઘણા પોર્ટ છે તમે આ પોર્ટ જોઈ શકો છો આ પોર્ટ મૂળ રૂપે સિગ્નલ કનેક્ટર છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ તમે જોઈ શકો છો કે આ કનેક્ટર્સ સિવાય પણ ઘણા અન્ય કનેક્ટર્સ છે જેનો ઉપયોગ કરી શકાય છે પરંતુ આપણા પ્રયોગમાં આપણે મોટે ભાગે આ આર્ડિનો કનેક્ટર્સનો ઉપયોગ કર્યો છે

આપણે જાણીએ છીએ કે ઘણા ડિજિટલ IO પોર્ટ છે ત્યાં PWM અથવા પલ્સ વિડ્થ મોડ્યુલેશન સક્ષમ પોર્ટ પણ છે અને એનાલોગ ઇનપુટ પોર્ટ પણ છે ડિજિટલ IO પોર્ટ લાઇનનો ઉપયોગ ઇન્ટરપટ ઇનપુટ્સ તરીકે પણ થઈ શકે છે આ અંગે પહેલેથી જ ચર્ચા થઈ ચુકી છે મેં તમને પહેલેથી જ USB કનેક્ટર બતાવ્યું છે જેને તમારે ક્યાં તો ડેસ્કટોપ અથવા લેપટોપ સાથે કનેક્ટ કરવું પડશે પછી તમારે ID ખોલવી પડશે અને પછી તમારે પ્રોગ્રામ લખવો પડશે એકવાર તમે C માં હાજર લાઇબ્રેરીમાંથી જરૂરી ડ્રાઇવર લાઇબ્રેરીઓનો ઉપયોગ કરીને પ્રોગ્રામ લખો પછી તમે કોડ કમ્પાઇલ કરવા માટે ઓનલાઇન કમ્પાઇલરનો ઉપયોગ કરી શકો છો એકવાર તમે કોડને કમ્પાઇલ કરો ત્યારે આ ચોક્કસ કોડ ડાઉનલોડ થઈ જશે તમે તેને તમારા ડાઉનલોડ ફોલ્ડરમાં શોધી શકો છો અને પછી તમે તે ચોક્કસ કોડને કોપી કરી અને તેને ઉપકરણમાં મૂકી શકો છો હું તમને આ વિશેષ વસ્તુ બતાવીશ જે મેં હમણાં જ તમને કહ્યું પરંતુ જ્યારે તમે આ STM બોર્ડનો ઉપયોગ કરો ત્યારે નીચેના પગલાઓનું પાલન કરવાની જરૂર છે ચાલો હવે આપણે આર્ડિનો UNO ડેવલપમેન્ટ બોર્ડ તરફ આગળ વધીએ આ આર્ડિનો UNO ડેવલપમેન્ટ બોર્ડ છે તમે જોઈ શકો છો કે આ ડિજિટલ અને PWM પોર્ટ છે આ એનાલોગ પોર્ટ છે આ પાવર માટે છે આ માઇક્રોકન્ટ્રોલર ચિપ છે તમે તેને પાવર આપવા માટે USB કનેક્ટરનો ઉપયોગ કરી શકો છો અથવા તમે તેને પાવર આપવા માટે 9 વોલ્ટની બેટરીનો ઉપયોગ પણ કરી શકો છો આર્ડિનો UNO ડેવલપમેન્ટ બોર્ડ ATmega 328 માઇક્રોકન્ટ્રોલર પર આધારિત છે ત્યાં 14 ડિજિટલ ઇનપુટ આઉટપુટ પિન છે આ દરેક પિનનો ઉપયોગ ઇનપુટ પિન તરીકે કરવા માટે પ્રોગ્રામ કરી શકાય છે અથવા તેનો ઉપયોગ આઉટપુટ પિન માટે થઈ શકે છે અને ત્યાં 16 એનાલોગ ઇનપુટ પિન છે તેમાં 32KB ફ્લેશ મેમરી છે તે 2KB SRAM પ્રદાન કરે છે તેમાં 1KB EEPROM છે અને ક્લૉકની ગતિ 16 મેગાહર્ટઝ છે આર્ડિનો બોર્ડની આ કેટલીક લાક્ષણિકતાઓ છે મેં તમને કહ્યું તેમ આ USB પોર્ટ છે જેના દ્વારા તમે PC ના USB પોર્ટ સાથે કનેક્ટ કરી શકો છો આ માઇક્રોકન્ટ્રોલર છે જેનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ આ એનાલોગ પિનનો સમૂહ છે આ પાવર માટે છે અને જો તમે જોશો તો આ ડિજિટલ પિન છે પરંતુ કેટલીક ડિજિટલ પિન PWM પણ છે તો આપણે PWM શું છે તે વિશે આવનારા સમય દરમિયાન ખાસ વાત કરીશું તમે જોઈ શકો છો કે ત્યાં DC પાવર જેક પણ છે જેના દ્વારા તમે આખા બોર્ડને પાવર સપ્લાય કરી શકો છો મેં તમને પહેલેથી જ કહ્યું તેમ કેટલાક અન્ય ડેવલપમેન્ટ બોર્ડ પણ છે જેમાંથી એક Raspberry Pi 3 મૉડલ છે જે વધુ વ્યવહારદક્ષ છે તેમાં બે USB પોર્ટ છે આ નેટવર્ક માટે છે આ ઓડિઓ અને વિડિઓ માટે છે તેમાં HDMI પોર્ટ પણ છે તેમાં માઇક્રો USB પાવર પૉઇન્ટ છે આ ડિસ્પ્લે પોર્ટ છે તમે પાછળની બાજુ માઇક્રો SD પણ મૂકી શકો છો તે બ્લૂટૂથ સક્ષમ પણ છે અને આ CPU આ મેમરી છે અને આ તે બધી પિન છે જેનો ઉપયોગ પોર્ટ તરીકે થઈ શકે છે સ્લાઇડ નો સમય જુઓ 2602 PIC બોર્ડમાં સામાન્ય રીતે આ પિન હોય છે અને આ કેટલીક લાક્ષણિક સુવિધાઓ છે આ પોર્ટ A છે પોર્ટ A એ પિન નંબર 2 થી પિન નંબર 7 સુધીનો છે પોર્ટ E એ પિન નંબર 8 થી 10 સુધીનો છે વગેરે વગેરે દરેક પિનને કેટલીક ફંક્શનાલીટી મળી છે અને આ ખાસ પિનની વિવિધ સુવિધાઓ છે આ એક સેમ્પલ આકૃતિ છે જે PIC 16F877A માઇક્રોકન્ટ્રોલર બતાવે છે સામાન્ય રીતે તે આવું દેખાય છે આ તે પિન છે જેના દ્વારા તમે કનેક્ટ થઈ શકો છો અને તમે પ્રોગ્રામિંગ કરી શકો છો આપણે આ વ્યાખ્યાનના અંતમાં આવ્યા છીએ અને આપણે લગભગ બે મહત્વપૂર્ણ બોર્ડ વિશે ચર્ચા કરી છે એક STM બોર્ડ છે બીજું આર્ડિનો UNO છે પરંતુ અમે તમને અન્ય બોર્ડ કેવા લાગે છે તેની એક ઝાંખી પણ આપી છે પછીના અઠવાડિયામાં હું STM બોર્ડ પર વધુ વિગતોમાં ધ્યાન કેન્દ્રિત કરીશ